અગાઉના લેક્ચર્સમાં આપણે ઉદ્યોગોની ક્રાંતિ ઔદ્યોગિક ક્રાંતિ ઇન્ટરનેટ ક્રાંતિ અને હાલમાં ઉદ્યોગો જેમાંથી પસાર થઈ રહ્યા છે તે ઔદ્યોગિક ઇન્ટરનેટ ક્રાંતિમાંથી પસાર થયા છીએ હવે આપણે એ પણ જોયું છે કે સમાંતર ઔદ્યોગિક IoT ખૂબ જ લોકપ્રિય બની ગયું છે અને જ્યારે આપણે વાત કરીએ છીએ કે તે ઔદ્યોગિક ઇન્ટરનેટ છે કે ઔદ્યોગિક IoT મૂળમાં તે સેન્સિંગ અને એક્ટ્યુએશન વિશે છે સેન્સિંગ અને એક્ટ્યુએશન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે પછી કનેક્ટિવિટિ કમ્યુનિકેશન એનાલિટિક્સ વગેરેના મુદ્દા આવે છે તેથી વિવિધ સેન્સર્સ છે જ્યારે આપણે વિવિધ સેન્સર્સ સેન્સિંગ અને એક્ટ્યુએશનના પ્રારંભિક મુદ્દાઓ વિશે વાત કરી મેં તમને જુદા જુદા સેન્સર બતાવ્યા છે જેનો ઉપયોગ IoT સાથે કનેક્ટ કરવા માટે થઈ શકે છે ઔદ્યોગિક IoT માટે અમુક ચોક્કસ જરૂરિયાતો છે ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા સેન્સર સામાન્ય રીતે એવા હોય છે જેનું પ્રદર્શન વધારે હોય છે તે વધુ સચોટ હોય છે અને લાંબા સમય સુધી કામ કરવા સક્ષમ હોય છે તેથી તેઓ ઉચ્ચ ગ્રેડ વધુ સારી કામગીરી ઉચ્ચ અને સામાન્ય રીતે માપી શકાય તેવા છે અને લાંબા સમય સુધી કામ કરી શકે છે તેથી હવે આપણે ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા આ વિવિધ સેન્સર્સ અને એક્ટ્યુએટર્સની વિશિષ્ટતાઓને સમજવાની જરૂર છે તેથી ઔદ્યોગિક સંવેદના અને પ્રવૃતિ એ આપણે આ વિશિષ્ટ વ્યાખ્યાનમાં આવરી લેવા જઈ રહ્યા છીએ તેથી એક રીકેપ તરીકે જ્યારે આપણે IIoT વિશે વાત કરી રહ્યા છીએ જો આપણે તે જ વસ્તુ IoT વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ ઉદ્યોગ વિશિષ્ટ એપ્લિકેશનને ધ્યાનમાં લઈએ છીએ અને ત્યાં અમુક ઉદ્યોગ વિશિષ્ટ આવશ્યકતાઓ છે જે ત્યાં છે જેને પૂરી કરવી પડશે પરંતુ IIoT માટે પણ જેમ કે IoT સેન્સર્સ અને એક્ટ્યુએટર્સ એ મુખ્ય તકનીકો છે આ મુખ્ય ઘટકો છે જેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ તે છે જે મૂળભૂત રીતે આ તમામ વિવિધ ડેટાના સંગ્રહ માટે બેકબોન બનાવે છે અને સિસ્ટમમાં ગતિશીલ રીતે વિવિધ ફેરફારો કરે છે સેન્સર મૂળભૂત રીતે IIoT ડેટાનો પ્રાથમિક સ્ત્રોત છે ત્યાં વિવિધ પ્રકારના ડેટા હોઈ શકે છે જે વિવિધ સેન્સર્સનો ઉપયોગ કરીને સેન્સ કરી શકાય છે સેન્સર પોતે એનાલોગ અથવા ડિજિટલ સેન્સર હોઈ શકે છે અને આ સેન્સર્સને ઔદ્યોગિક પરિસ્થિતિઓમાં તૈનાત કરવાની જરૂર છે જે સામાન્ય રીતે ઘણા બધા એનાલોગ ડેટા ડિજિટલ ડેટા અને માત્ર ઘણો ડેટા જ નહીં પરંતુ ડેટા જે પ્રકૃતિમાં મોટો હોય છે તેથી આ બિગ ડેટા કે જેના વિશે મેં અગાઉના લેક્ચરમાં વાત કરી હતી તેથી આ તમામ બિગ ડેટા ગુણધર્મો મૂળભૂત રીતે આવશે જો તમે ઇન્ડસ્ટ્રી સ્કેલ સેન્સર્સ તૈનાત અને એકબીજા સાથે અને વિવિધ મશીનો સાથે જોડાયેલા હોવ તો સેન્સર દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા સાથે પાવર્ડ હોવો જોઈએ બુદ્ધિથી સંચાલિત થવું પડશે તેથી આ પ્રોસેસિંગમાંથી માહિતી અને જ્ઞાન મેળવવા માટે આ ડેટા પર પ્રક્રિયા કરવી પડશે અને તે પછી પ્રક્રિયા વિશ્લેષણ જે ડેટામાંથી કરવામાં આવે છે જે સામાન્ય પરિસ્થિતિઓમાં રીઅલ ટાઇમમાં એકત્રિત કરવામાં આવે છે કેટલાક રીઅલ ટાઇમ એક્ટ્યુએશન પણ કરી શકાય છે અને આ ક્રિયા નિયંત્રણ નિર્ણયોને અનુસરીને કરી શકાય છે ઉદ્યોગ માટે સંવેદનાની જરૂર છે અને આ સેન્સર્સ કે જે ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે તે ઉચ્ચ સ્તરના ઓટોમેશન ને પ્રોત્સાહન આપવા ઉત્પાદકતા વધારવા આ વિવિધ ઉત્પાદનોની ગુણવત્તા સુધારવા પ્રક્રિયાઓની ગુણવત્તા જેનો ઉપયોગ ઉત્પાદન માટે થાય છે એકંદર સલામતીમાં સુધારો કરવામાં અને મશીનરીની ડાઉનટાઇમ ઘટાડવામાં મદદ કરવી જોઈએ ઔદ્યોગિક ધોરણ માટેની આવશ્યકતાઓના સંદર્ભમાં તેની પાસે વિશ્વસનીય સેન્સિંગ ઓછી કિંમતની સેન્સિંગ અને એક્ટ્યુએશન અને કાયમી સેન્સર અને એક્ટ્યુએટર નેટવર્ક કનેક્ટિવિટિ હોવી જરૂરી છે તેથી આ જરૂરિયાતોનો અર્થ એ છે કે આપણી પાસે ઓછી કિંમત પરંતુ ઉચ્ચ પ્રદર્શન કરતા વિશ્વસનીય સેન્સર્સ હોવા જોઈએ ઓછી કિંમત કારણ કે અમે આ વિવિધ સેન્સર નો મોટી સંખ્યામાં ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ એવું ન થવું જોઈએ કે એક સેન્સર એટલું મોંઘું હોય કે તમે ફક્ત એક જ મશીન માટે તેનો ઉપયોગ કરી શકો કારણ કે તમારે હવે ઔદ્યોગિક ઇન્ટરનેટમાં જવું પડશે અથવા IIoT તમારે આ તમામ અલગ અલગ મશીનો પર ઇન્ટરનેટનું કામ કરવું પડશે અને પરિણામે આ વિવિધ સેન્સર આ સેન્સર પોતે જો તમે નકલ કરવા અને સ્કેલ વધારવા માંગતા હો તો તમારી પાસે આ ખૂબ સસ્તા હોવા જરૂરી છે અન્યથા તમારી પાસે વિવિધ મશીનોમાં જમાવટ કરવા માટે આવા બહુવિધ સેન્સર હોઈ શકતા નથી તેથી તેમની કિંમત ઓછી હોવી જોઈએ ઉચ્ચ કાર્યક્ષમતા કારણ કે આ સેન્સર્સને આત્યંતિક પરિસ્થિતિઓમાં મશીનના ઉપયોગના લાંબા ગાળા માટે પ્રદર્શન કરવું પડશે અને તેઓ ભરોસાપાત્ર હોવા જોઈએ કારણ કે તેઓને માત્ર લાંબા ગાળા માટે કામ કરવું પડશે નહીં પરંતુ તેના પર ભરોસો કરી શકાય તેવો ડેટા પણ ફેંકવો પડશે તેઓ સચોટ અને વિશ્વસનીય હોવા જોઈએ તેથી ઉદ્યોગ સંબંધિત ઔદ્યોગિક સંબંધિત સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે માટેની આ કેટલીક આવશ્યકતાઓ છે તો ચાલો હવે હું તમને આમાંથી કેટલાક વિવિધ સેન્સર બતાવું તેથી અહીં આ એક પ્રકાર છે તેથી અહીં હું તમને ત્રણ અલગ અલગ સેન્સર બતાવીશ આ ત્રણ અલગ અલગ ગેસ સેન્સર છે તો આ કાર્બન મોનોક્સાઇડ સેન્સર છે અને પછી તમારી પાસે મિથેન સેન્સર છે આ મિથેન સેન્સર છે જેમ તમે અહીં જોઈ શકો છો આ મિથેન સેન્સર છે જેના તળિયે ત્રણ અલગ અલગ પિન છે અને આ એક ઓક્સિજન સેન્સર છે આ ઓક્સિજન સેન્સર છે અહીં પણ તમારી પાસે કનેક્ટિવિટિ હેતુઓ માટે ત્રણ અલગ અલગ પિન છે આ પિન કનેક્ટિવિટિ હેતુઓ માટે છે તો અમારી પાસે ત્રણ અલગ અલગ પ્રકારના સેન્સર છે હું તમને આના સેમ્પલ બતાવવા માંગતો હતો અને આ ઇન્ડસ્ટ્રી ગ્રેડ સેન્સર છે જેમાં ઉચ્ચ કાર્યક્ષમતા છે ઉચ્ચ કાર્યક્ષમતા છે તે ખૂબ જ વિશ્વસનીય છે અને તે પ્રમાણમાં સસ્તા છે પરંતુ તે બજારમાં ઉપલબ્ધ ઓછી કિંમતની ઓછી કિંમતની વસ્તુઓ કરતાં વધુ વિશ્વસનીય છે તેથી ઉદાહરણ તરીકે આ સેન્સર હું તમને એક પછી એક બતાવીશ આ મિથેન સેન્સર છે તેથી આ મિથેન સેન્સર મૂળભૂત રીતે સતત માપે છે કે જે વાતાવરણમાં તે કાર્યરત છે ત્યાં મિથેનની સાંદ્રતા કેટલી છે અને આ મિથેન સેન્સર નું સંચાલન તાપમાન તદ્દન વ્યાપક સ્પેક્ટ્રમ છે આશરે માઈનસ 20 ડિગ્રી સેન્ટિગ્રેડથી લગભગ 55 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી આ મિથેન સેન્સર કામ કરી શકે છે તે વિવિધ જોખમી વાતાવરણમાં કામ કરી શકે છે જેમ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ ભૂગર્ભ ખાણો વગેરે તેનો ઉપયોગ વિવિધ સલામતી નિર્ણાયક વાતાવરણને ડિઝાઇન કરવા માટે વિવિધ સલામતી જટિલ વાતાવરણ માટે પણ થઈ શકે છે અને તે ટકાવારી મિથેન દીઠ આશરે 24 ± 4 મિલી વોલ્ટની સંવેદનશીલતા ધરાવે છે તેથી આ કોઈપણ પ્રકારના મિથેન સાંદ્રતા પરિવર્તન માટે અત્યંત સંવેદનશીલ છે તેથી આ મિથેન સેન્સર છે હવે ચાલો આ સેન્સર જોઈએ જે ઓક્સિજન સેન્સર છે તેથી આ ઓક્સિજન સેન્સર મૂળભૂત રીતે ઇલેક્ટ્રોકેમિકલ સેન્સર છે રચના એ જે રીતે બનાવટી છે તે ઇલેક્ટ્રોકેમિકલ સેન્સર છે અને તે અલગ અલગ શોધી શકે છે તે અત્યંત સચોટ છે અને ઓક્સિજનની સાંદ્રતામાં કોઈપણ ફેરફારો શોધી શકે છે તે તદ્દન કઠોર તદ્દન મજબૂત પણ છે તે વિવિધ આત્યંતિક પરિસ્થિતિઓમાં વિવિધ આત્યંતિક પર્યાવરણીય વિવિધતાઓ અને તેથી વધુ અને તાપમાનની વિવિધતાઓ હેઠળ કામ કરી શકે છે અને તેમાં આઉટપુટ સિગ્નલ પણ છે જે હવામાં લગભગ 0 02 મિલી એમ્પીયર છે તો આ આ મિથેન સેન્સર છે તો આ ઓક્સિજન સેન્સર છે અને પછી આપણી પાસે આ સામાન્ય કાર્બન મોનોક્સાઇડ અથવા સામાન્ય ગેસ સેન્સર છે જે કાર્બન મોનોક્સાઇડ જેવા વિવિધ વાયુઓમાં થતા ફેરફારો માટે અત્યંત સંવેદનશીલ છે અને આ ચોક્કસ સેન્સર માટે કાર્બન મોનોક્સાઇડ શોધવાની શ્રેણી લગભગ 20 ppm થી 2000 ppm છે તેથી આનો ઉપયોગ કાર્બન મોનોક્સાઇડ ની સાંદ્રતા અને તેથી વધુની દેખરેખ માટે વિવિધ ઉદ્યોગોમાં કારમાં થઈ શકે છે તેથી આ બધા ઉદ્યોગ ગ્રેડ સેન્સર છે અને જેમ તમે જોયું છે કે આ સેન્સર્સ અત્યંત સચોટ છે તેઓ ખૂબ જ સંવેદનશીલ છે અને ગેસમાં થતા ફેરફારો પ્રત્યે સંવેદનશીલ છે જે તેઓને સમજવામાં આવે છે અને તેઓ તદ્દન મજબૂત છે અને વિવિધ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં અને તેથી વધુ વ્યાપક તાપમાન શ્રેણીમાં કાર્ય કરી શકે છે તેથી આ ઔદ્યોગિક એપ્લિકેશનોની સેવા માટે ઉચ્ચ સ્તરની કેટલીક વિશિષ્ટ આવશ્યકતાઓ છે હવે ચાલો આગળ વધીએ અને સેન્સિંગને જોઈએ વધુ વિગતમાં ઈન્ડસ્ટ્રીયલ સેન્સિંગ તેથી જ્યારે આપણે ઔદ્યોગિક સંવેદના વિશે વાત કરીએ છીએ ત્યાં આ પરંપરાગત સેન્સર છે જે લાંબા સમયથી ત્યાં છે ફરીથી સેન્સર દાયકાઓથી ત્યાં છે પરંતુ હવે તાજેતરમાં તેઓ IoT અને IIoTની લોકપ્રિયતા સાથે તાજેતરના વર્ષોમાં વધુ લોકપ્રિય બન્યા છે તેથી પરંપરાગત સેન્સિંગમાં ઔદ્યોગિક નિયંત્રણ પ્રણાલીમાં અમુક પ્રકારના પ્રતિસાદ મેળવવા પ્રક્રિયાનું સ્વચાલિતકરણ સામેલ છે અને તે અમુક ચોક્કસ એપ્લિકેશન આવશ્યકતાઓને પૂરી કરવા માટે કેટલીક સંવેદના પર આધારિત હતું અથવા પછી કેટલાક વધુ પગલાં લેવા માટે કેટલાક પ્રતિસાદ મેળવવા પર આધારિત હતું અને મેં હમણાં જ કહ્યું તેમ આ પરંપરાગત સેન્સર લાંબા સમયથી ત્યાં છે પરંતુ તમે જે રીતે આ સેન્સર્સને વિકસિત કરી રહ્યા છો તે તેમને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરીને વધુ બુદ્ધિશાળી બનાવે છે અને મોટા પાયે આ સેન્સર્સની જમાવટથી મૂલ્ય મેળવે છે અને ઉદ્યોગોમાં પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવે છે જેણે IIoTને વધુ રોમાંચક બનાવ્યું છે તેનાથી વિપરીત પરંપરાગત સેન્સર્સ સમકાલીન અને તાજેતરના સેન્સર્સ આને ઇન્ટરનેટથી કનેક્ટ કરી શકાય છે તેથી ઔદ્યોગિક ઇન્ટરનેટ અથવા ઔદ્યોગિક IoT એપ્લિકેશન્સ ધરાવવા માટે આ સેન્સર્સને કનેક્ટ કરવું શક્ય છે આ સમકાલીન સેન્સર્સ વધુ બુદ્ધિશાળી છે તેઓ ઉત્પાદનના જીવનકાળ લૂપ કાર્યક્ષમતા સલામતી વિશ્વસનીયતાનો અનુભવ કરી શકે છે આ આમાંના કેટલાક વિવિધ ગુણધર્મો છે પરંતુ તે બધા આધાર રાખે છે કે કયા સેન્સર સપોર્ટ કરે છે અને એપ્લિકેશનનો પ્રકાર અને કોની પાસે કેવા પ્રકારની આકર્ષક ગુણધર્મો છે તે બધું સેન્સર ના પ્રકાર પર આધારિત છે સામાન્ય રીતે શું થાય છે તમે આ સેન્સર ને વધુ સક્ષમ બુદ્ધિશાળી મજબૂત બનાવશો કિંમત પણ વધે છે પરંતુ તે જ સમયે મોટાભાગની IIoT એપ્લિકેશન્સ માં સરળતાથી ઉપયોગ કરવામાં સક્ષમ ન હોવા માટે તે ખૂબ ખર્ચાળ ન હોવું જોઈએ તેથી સ્માર્ટ સેન્સર એવા છે જે પ્રોસેસર અને ડેટા નેટવર્ક સાથે સંચારને સક્ષમ કરવા માટે નાની મેમરી અને પ્રમાણિત ભૌતિક જોડાણ ધરાવે છે અને આ IEEE 1451 સ્ટાન્ડર્ડ મુજબ છે આ એક સ્માર્ટ સેન્સર છે અને અમે સ્માર્ટ સેન્સર ની વ્યાખ્યા વિશે વાત કરી રહ્યા છીએ જેમાં અમુક પ્રકારની નાની મેમરી અને કનેક્ટિવિટિ હોય છે તેની સાથે જોડાયેલ છે તેથી રૂપરેખાંકનો કે જે સ્માર્ટ સેન્સર માં સામેલ છે તેમાં મલ્ટી પેરામીટર સેન્સિંગ યુનિટ હોવું શક્ય છે મલ્ટી પેરામીટર સેન્સિંગનો અર્થ એ જ અર્થમાં વિવિધ પરિમાણો છે સમાન સેન્સર દ્વારા બહુવિધ પરિમાણોને માપવાનું શક્ય છે તેથી ઉદાહરણ તરીકે બહુવિધ વાયુઓને માપવા માટે સમાન સેન્સર નો ઉપયોગ કરી શકાય છે પછી અમારી પાસે એનાલોગ ડિટેક્શન સર્કિટ ડિજિટલ સિગ્નલ કન્ડીશનીંગ યુનિટ અને બસમાં ઇન્ટરફેસિંગ યુનિટ છે આ વિવિધ ઘટકો છે જેનો ઉપયોગ સ્માર્ટ સેન્સર ને ગોઠવવા માટે કરવામાં આવશે તેથી આ મલ્ટી પેરામીટર સેન્સિંગ શું છે તે મેં હમણાં જ કહ્યું છે પરંતુ આ એનાલોગ ડિટેક્શન સર્કિટશું છે તેથી આમાંના મોટાભાગના સેન્સર મૂળભૂત રીતે એનાલોગ સેન્સર છે પરંતુ તેમને ઇન્ટરનેટથી કનેક્ટ કરવા માટે અને બહુવિધ બુદ્ધિશાળી સામગ્રી મેળવવા અને કરવા માટે તમારે આ એનાલોગ સિગ્નલને ડિજિટલ ડેટામાં કન્વર્ટ કરવાની જરૂર છે તેથી આ એનાલોગ ડિટેક્શન સર્કિટની આવશ્યકતા છે પછી તમારી પાસે અમુક ડિજિટલ સિગ્નલ કન્ડીશનીંગ યુનિટ હોવું જરૂરી છે આ ડિજિટલ સિગ્નલ કન્ડીશનીંગ યુનિટdigital signal conditioning unit એનાલોગ સિગ્નલએકત્રિત કર્યા પછી અને પછી તમે ડિજિટાઈઝ કરવા માંગો છો તમે સિગ્નલોમાંથી ડિજિટલ ડેટા મેળવવા માંગો છો તેને ડિજીટલ કરવાની જરૂર છે તેથી તમે ડિજિટાઇઝ કરો તે પહેલાં તમારે અમુક પ્રકારની કન્ડીશનીંગ કરવાની જરૂર છે તેથી એનાલોગ સિગ્નલો નું કન્ડીશનીંગ અને આ કન્ડીશનીંગ વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવે છે ઉદાહરણ તરીકે સિગ્નલોનું એમ્પ્લીફિકેશન ફિલ્ટરિંગ અને પછી ડિજિટાઇઝ કરવું તેથી આ મૂળભૂત રીતે ડિજિટલ સિગ્નલ કન્ડીશનીંગ યુનિટનું કામ છે અને પછી તમારી પાસે એકંદર બસ માટે ઇન્ટરફેસિંગ યુનિટ છે તેથી આ ઇન્ટરફેસિંગ યુનિટ તમને આ વિવિધ સેન્સર્સને માહિતી બસ સાથે જોડવામાં મદદ કરશે તો ચાલો સ્માર્ટ સેન્સર નોડનું આર્કિટેક્ચરજોઈએ સ્માર્ટ સેન્સર નોડમાં સેન્સિંગ યુનિટ હોય છે જેમાં ફરીથી સેન્સર એનાલોગ ડિટેક્શન સર્કિટ હોય છે આ સિગ્નલ કન્ડીશનીંગ સર્કિટઅથવા ઘટક છે જે ત્યાં છે અને આ સિગ્નલ કંડિશનર મૂળભૂત રીતે એમ્પ્લીફિકેશન અનિચ્છનીય સામગ્રીને ફિલ્ટર કરવા જેવી બાબતો કરશે તેથી સિગ્નલ કન્ડીશનર પછી તમારી પાસે ADC એનાલોગ થી ડિજિટલ કન્વર્ટર અને પ્રોસેસર છે તેથી પ્રોસેસર એ એક છે જ્યાં આ બધી પ્રક્રિયા થઈ રહી છે આ બધી ગણતરીઓ આ પ્રોસેસર પર વિવિધ અલ્ગોરિધમ્સ એક્ઝિક્યુટ કરી શકાય છે તેથી સ્માર્ટ સેન્સર નોડ અને બુદ્ધિશાળી સેન્સર નોડમાં આ મૂળભૂત રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઇન્ટેલિજન્સ એલ્ગોરિધમ્સ દ્વારા આવે છે અને આ અલ્ગોરિધમ્સ મૂળભૂત રીતે આ પ્રોસેસર પર એક્ઝિક્યુટ કરી શકાય છે કોમ્યુનિકેશન યુનિટ મેમરી યુનિટ જેવા વિવિધ ઘટકો સાથે ઈન્ટરફેસ અને કેટલાક યુઝર ઈન્ટરફેસ ઘટકો આપે છે તેથી આ બધા આખરે પ્રક્રિયાના આધારે અમુક પ્રકારની ક્રિયાઓ કરવી પડશે તેથી તે માટે એક્ટ્યુએટર્સ હશે બોલાવવા પડશે શરૂ કરવું પડશે અને આ DAC ડિજિટલ થી એનાલોગ કન્વર્ટર પ્રક્રિયામાં મદદ કરવા માટે વચ્ચે બેસે છે સ્માર્ટ સેન્સર બહુવિધ કાર્યો કરી શકે છે મલ્ટી સેન્સિંગ જેમ કે મેં તમને પહેલાં કહ્યું હતું તે તાપમાન ભેજ પ્રકાશ દબાણ વગેરે જેવા બહુવિધ પરિમાણોને સેન્સિંગ વિશે છે સિંગલ સેન્સર નોડ માં માપવામાં આવેલ ડેટાને સંચાર કરવો ડેટાનું માપાંકન કરવું અને પછી ડેટાને વળતર આપવું અને તેને સેન્ટ્રલ કંટ્રોલ યુનિટમાં મોકલવું એ સ્માર્ટ સેન્સર નોડ નું આગલું મહત્વનું કાર્ય છે અને પછી અન્ય ઘટક AD અથવા DA કન્વર્ટર છે એનાલોગ થી ડિજિટલ અને ડિજિટલ થી એનાલોગ કન્વર્ટર સિગ્નલ પ્રોસેસિંગ પદ્ધતિઓ લાગુ કરવા માટે એનાલોગ ડેટાને ડિજિટલ રૂપાંતરણની જરૂર છે કારણ કે જ્યાં સુધી તમે તેને ડિજિટલ બનાવતા નથી ત્યાં સુધી ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ પદ્ધતિઓ લાગુ કરી શકાતી નથી તેથી વિશ્વસનીય અને સચોટ ડેટા મેળવવા માટે ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ પદ્ધતિઓ લાગુ કરવી પડશે તેથી આગામી મહત્વપૂર્ણ કાર્ય સ્વ નિર્ણય લેવાનું છે કારણ કે તે એક સ્માર્ટ સેન્સર છે એક બુદ્ધિશાળી સેન્સર છે તેણે તેના પર વસ્તુઓ કરવી પડશે તેથી તેણે સ્વ નિર્ણય લેવો પડશે તે સ્વ નિરીક્ષણ કરી શકે છે અને આસપાસની પરિસ્થિતિઓના આધારે તે પોતાની રીતે ચોક્કસ નિર્ણયો લઈ શકે છે અને આ સ્માર્ટ સેન્સર માં ઇનબિલ્ટ પ્રોસેસરની મદદથી શક્ય બનશે અને પછી તમારી પાસે ઓછી કિંમત છે સૌથી મહત્વપૂર્ણ કાર્ય હું સ્માર્ટ સેન્સર વિશે કહીશ કારણ કે જો ખર્ચ ઘટાડવામાં ન આવે તો આ વિવિધ સેન્સર ની વધુ નકલો મેળવવા અને તેની વધુ નકલ કરવા માટે તેની નકલ કરવી અને સ્કેલ વધારવાનું શક્ય નથી તેથી ચાલો દૂધ પ્રોસેસિંગ યુનિટના ઉદાહરણને ધ્યાનમાં લઈએ જણાવી દઈએ કે તમે સ્માર્ટ મિલ્ક પેકેજિંગ યુનિટ વિશે વાત કરી રહ્યા છો અને ચાલો સ્માર્ટ મિલ્ક પેકેજિંગ યુનિટમાં સેન્સિંગ વિશે વધુ ખાસ વાત કરીએ તેથી દૂધના પેકેજિંગ એકમમાં તમારે આઉટલેટ ટેબ સાથે અનુરૂપ સેન્સર્સ ઇન્સ્ટોલ કરવાની જરૂર છે પછી કેટલાક ઇમ્પેલર્સ હશે જે સેન્સર્સ સાથે જોડાયેલા હશે જ્યારે દૂધ ફરે છે ત્યારે આ ઇમ્પેલર્સ સ્પિન કરશે તેથી ઇમ્પેલર્સ મને લાગે છે કે તમારામાંથી મોટાભાગના લોકોએ પહેલેથી જ જોયું છે કે તે કંઈક ખૂબ જ ગોળાકાર છે અને તેની સપાટી પર કેટલાક ગ્રુવ બ્લેડ અને તેથી વધુ છે તેથી જ્યારે દૂધ જેવું પ્રવાહી વહેશે ત્યારે તે તે મુજબ ફેરવાશે તેથી જ્યારે દૂધ ફરે છે અને કંટ્રોલ યુનિટને ઇલેક્ટ્રિકલ સિગ્નલ મોકલે છે ત્યારે ઇમ્પેલર સ્પિન થાય છે અને જ્યારે થ્રેશોલ્ડ પહોંચી જાય ત્યારે નિયંત્રક પ્રવાહીના પ્રવાહની માત્રા અને બંધ થવાનું અર્થઘટન કરશે તેથી ત્યાં વિવિધ સેન્સર્સ છે જે સેન્સર્સ અને એક્ટ્યુએટર્સ ઇન્ડસ્ટ્રી સ્કેલ કરશે જે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સને સપોર્ટ કરશે જેમ કે જેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઝફયર ઉબુન્ટુ ઓપેનસૂસે બલિનુક્સ રચલીનુંક્સ એન્ડ્રોઇડ થિંગ્સ Zephyr ubuntu opensuse ublinux archlinux android thing આ કેટલીક વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સ છે જેનો ઉપયોગ સ્માર્ટ સેન્સર્સ અને એક્ટ્યુએટર્સમાં થાય છે સ્માર્ટ સેન્સિંગ અને એક્ટ્યુએશનની એપ્લીકેશન માટે ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ માં સી સી પ્લસ પ્લસ CC પાયથોન જાવા લુઆ અને બીજી ઘણી લેંગ્વેજઓ પણ સ્માર્ટ સેન્સિંગ અને એક્ટ્યુએશન એન્વાયર્નમેન્ટ્સ અને તે વાતાવરણનું પ્રોગ્રામિંગ માં ઉપયોગ માટે તાજેતરના વર્ષોમાં આવી રહી છે તેથી પ્રોગ્રામિંગ હેતુ માટે વિવિધ ઉપકરણ લાઇબ્રેરિ પણ ઉપલબ્ધ છે ઇન્ટેલ IoT ઉપકરણ લાઇબ્રેરી આવી એક લાઇબ્રેરી છે અને તેમાં વિવિધ ઘટકો છે એક MRAA ઘટક છે જે GNU Linux પ્લેટફોર્મમાં સંચાર માટે લો લેવલ સ્કેળેટોન લાઇબ્રેરી છે ત્યાં એક અન્ય ઘટક છે જે મૂળભૂત રીતે છે જે સેન્સર્સને સરળ કનેક્ટિવિટિ માટે ઉચ્ચ સ્તરીય API પ્રદાન કરે છે અને UPM એપ્લીકેશનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે આ UPM MRAA સાથે મળીને તેઓ ઉદ્યોગના ગ્રેડ સેન્સિંગને ટેકો આપવામાં મદદ કરે છે તેથી ઔદ્યોગિક સબયુનિટ્સ માપન ઉત્પાદન ઉત્પાદન નિરીક્ષણ પેકેજિંગ અને શિપિંગમાં ઉપયોગિતા આ ઔદ્યોગિક સેન્સર ની આ કેટલીક ઉપયોગિતાઓ છે અને વિવિધ ઔદ્યોગિક સબ્યુનિટ્સમાં તેનો ઉપયોગ કોઈપણ સેન્સર નું માપાંકન ખૂબ મહત્વનું છે અલગ અલગ એડજસ્ટમેન્ટ દ્વારા સેન્સિંગ સિસ્ટમની કામગીરીમાં સુધારો કરવા માટે કેલિબ્રેશન કરવું પડે છે ભૂલોને રીડજસ્ટમેન્ટ દૂર કરવી અને આ રીતે કેલિબ્રેશન કરી શકાય છે અને કેલિબ્રેશન કરવું પડશે કારણ કે અમુક સેન્સર સમય પસાર થવા સાથે સમાન રીતે વર્તે નહીં તેથી તમારે માપાંકિત કરવું પડશે અને તમારે સેન્સર ને ફરીથી માપાંકિત કરવું પડશે ઇન્ડસ્ટ્રી ગ્રેડ સેન્સર કેલિબ્રેશન ની કાળજી લેવા માટે અત્યંત જટિલ સિગ્નલ પ્રોસેસિંગ અલ્ગોરિધમ્સ અને ઓન બોર્ડ સર્કિટરીનો ઉપયોગ કરે છે તેથી સિસ્ટમમાં સેન્સર ને માપાંકિત કરવું જરૂરી છે અને તેમાં અમુક પ્રકારનો પ્રમાણભૂત સંદર્ભ હોવો જરૂરી છે જેની સામે માપાંકન કરવામાં આવશે કારણ કે જો તમને ખબર ન હોય કે સેન્સર શું કરવાનું છે અને વાસ્તવિક માપન કેટલું હોવું જોઈએ તો તમે માપાંકન કરી શકતા નથી જો તમારી પાસે તે પ્રકારનો પ્રમાણભૂત સંદર્ભ ન હોય પ્રમાણભૂત તફાવત હોવો જોઈએ પછી યોગ્ય માપાંકન પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે અને જો જરૂરી હોય તો ક્યારેક શું થાય છે તે ચોક્કસ સેન્સર સમય પસાર થવા પર સમાન રીતે વર્તે નહીં તેથી તેઓને ફરીથી માપાંકિત કરવું પડશે ઔદ્યોગિક સેન્સર્સના ઉદાહરણો ઔદ્યોગિક સેન્સર્સનો ઉપયોગ નેવિગેશન ઉદ્યોગમાં ટ્રેકિંગ અને તેથી વધુ માટે કરી શકાય છે GPS આધારિત સેન્સર એવા છે કે જેનો ઉપયોગ નેવિગેશન ઉદ્યોગમાં ટ્રેકિંગ હેતુઓ શિપમેન્ટ ટ્રેકિંગ લોજિસ્ટિક્સ ટ્રેકિંગ ટ્રક ટ્રેકિંગ માટે થઈ શકે છે કૃષિ ઉદ્યોગોમાં સ્માર્ટ સેન્સર નો ઉપયોગ જમીનની સ્થિતિ જમીનમાં પાણીની સ્થિતિ જમીન ભેજ જમીનમાં પાણીનું સ્તર હવામાનના વિવિધ પરિમાણો પછી વિવિધ અન્ય પરિમાણો જેમ કે ખાતરની સામગ્રી પોષણની સામગ્રી વગેરેનું નિરીક્ષણ કરવા માટે થઈ શકે છે છોડ દ્વારા ઉપયોગમાં લેવાતી માટી તેથી આ સ્માર્ટ સેન્સર નો આ કૃષિ ઉપયોગ છે હેલ્થકેર ઉદ્યોગમાં તેમજ વિવિધ સેન્સર્સ જેમ કે નિયમિત ઉદાહરણ તરીકે આ પલ્સ ઓક્સિમીટર સેન્સર શરીરના તાપમાન સેન્સર જેવા વિવિધ બાયોસેન્સર્સનો ઉપયોગ કરી શકાય છે એ જ રીતે ECG EMG EEG વિવિધ સેન્સર પરંપરાગત પરંપરાગતનો ઉપયોગ કરી શકાય છે પરંતુ હવે હેલ્થકેર હેતુઓ માટે કેટલાક સ્માર્ટ સેન્સર પણ આવ્યા છે ત્યાં સ્માર્ટ ગોળીઓ છે જે મૂળભૂત રીતે ગળી શકાય છે અને આ ગોળીઓ માનવ રુધિરાભિસરણ તંત્રમાં જાય છે અને તેઓ મોકલે છે તેઓ માનવ શારીરિક પરિમાણને સમજે છે જેને તેઓ સમજવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને પછી મૂળભૂત રીતે તે શારીરિક પરિમાણો વાયરલેસ રીતે તેઓ તે પરિમાણોને વધુ દેખરેખ માટે ડોકટરોને મોકલશે હોસ્પિટલોમાં સ્માર્ટ બેડ એવા સેન્સર નો પણ ઉપયોગ કરે છે જે દર્દીને નીચે પડતા અટકાવે છે અને દર્દીઓની કોઈપણ પ્રકારની હિલચાલ શંકાસ્પદ હિલચાલ અંગે રિપોર્ટ મોકલે છે છૂટક ઉદ્યોગમાં ઔદ્યોગિક સેન્સર્સનો પણ ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે RFID ટ્રેકિંગ ચિપ્સ GPS અને IoT વડે શક્ય બનેલા શિપમેન્ટનું ટ્રેકિંગ સ્થાન શોપિંગ કાર્ટ પરના સેન્સર પણ તૈનાત કરવામાં આવે છે અને આમ કરવાથી સુપરમાર્કેટમાંથી વિવિધ ઉત્પાદનોની ચોરીથી બચી શકાય છે વગેરે તેથી આ સેન્સર ના વિવિધ ખેલાડીઓ છે સેન્સર ઉત્પાદકો ત્યાં છે જેઓ વિવિધ પ્રકારના સેન્સર વિકસાવે છે તમારી પાસે DTS Bosch Honeywell OMEGA આ કેટલાક સામાન્ય સેન્સર ઉત્પાદકો છે આની જેમ વૈશ્વિક સ્તરે વિવિધ અન્ય સેન્સર ઉત્પાદકો છે જે વિવિધ પ્રકારના સેન્સર ઉત્પન્ન કરે છે હવે જ્યારે આપણે તે જ સમયે સંવેદના વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે એક્યુએશન વિશે પણ વાત કરવાની જરૂર છે અને ઉદ્યોગમાં એક્યુએશન ખૂબ મહત્વનું છે પીએલસી નો ઉપયોગ એક્યુએશન પ્લેટફોર્મને સેવા આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે PLC એ પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર માટે વપરાય છે અને આ પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર્સ અમુક પ્રકારના ખાસ હેતુવાળા ડિજિટલ કમ્પ્યુટર્સ છે જેમાં ચોક્કસ વિશેષ ક્ષમતાઓ હોય છે ઔદ્યોગિક પ્રક્રિયાઓ ઔદ્યોગિક મશીનરી વગેરેને સ્વચાલિત કરવા માટે વિશેષ ક્ષમતાઓ તેથી આ પીએલસી નો ઉદ્યોગોમાં સ્વચાલિત કરવા માટે ઓટોમેશન હેતુઓ માટે વ્યાપકપણે ઉપયોગ થાય છે અને આ પીએલસી નો ઔદ્યોગિક ઈન્ટરનેટ અને આઈઆઈઓટી જરૂરિયાતો પૂરી કરવા માટે વધુ વિસ્તૃત થઈ શકે છે તેથી સામાન્ય પીએલસીમાં ત્રણ અલગ અલગ મોડ્યુલ હોય છે CPU મોડ્યુલ જેમાં સેન્ટ્રલ પ્રોસેસર અને મેમરીનો સમાવેશ થાય છે અને પછી તમારી પાસે પાવર સપ્લાય મોડ્યુલ છે જેનું નામ આ બધું કહે છે તે સમગ્ર સર્કિટરીને પાવર સપ્લાય કરે છે અને ઇનપુટ આઉટપુટ મોડ્યુલ જે મૂળભૂત રીતે સેન્સર્સ અને એક્ટ્યુએટર્સને જોડે છે આ PLC કેવી રીતે કામ કરે છે તેથી અમે એક લાક્ષણિક PLC સિસ્ટમના આર્કિટેક્ચર વિશે વાત કરીશું તેથી સામાન્ય PLC સિસ્ટમમાં મેમરી હોય છે અને અહીં ઇનપુટઅલગ અલગ પ્રોગ્રામ્સ છે જે આ PLC ચલાવે છે પછી તમારી પાસે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને ઇનપુટ અને આઉટપુટ છે આ ઇનપુટ આઉટપુટ દ્વારા વાસ્તવિક દુનિયા સાથે ક્રિયાપ્રતિક્રિયા થાય છે તેથી આ ઇનપુટ આઉટપુટ ઘટક હકીકતમાં વાસ્તવિક દુનિયા સાથેની ક્રિયાપ્રતિક્રિયા માટે બે જુદા જુદા સેન્સર્સ એક્ટ્યુએટરને જોડે છે જે વિવિધ પરિમાણોને સમજી શકે છે અને આ એનાલોગ અથવા ડિજિટલ પ્રકારના હોઈ શકે છે મૂળભૂત રીતે ક્રિયાપ્રતિક્રિયા CPU થી મેમરી વચ્ચે થાય છે ઇનપુટ આઉટપુટ અને ઇનપુટ આઉટપુટ અને CPU વચ્ચેની મેમરી આ બધી વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે અને તે ડેટા મોકલવા જઈ રહી છે સૌ પ્રથમ આપણે મોકલવા જઈ રહ્યા છીએ આ મેમરી એડ્રેસ મોકલવા જઈ રહી છે ડેટા ઇનપુટ આઉટપુટ માંથી CPU પર પણ મોકલી શકાય છે અને યોગ્ય નિયંત્રણ સંકેતો મોકલીને CPU ને નિયંત્રિત કરવું પણ શક્ય છે અને આ નિયંત્રણ સંકેતો ટેક ઇનપુટ આઉટપુટમાંથી આવી શકે છે તેથી આ એકદમ છે તે એક સામાન્ય PLC ના આર્કિટેક્ચરમાં વિવિધ ઘટકોનું રફ સ્કેચ છે હવે ચાલો આપણે થોડે આગળ જઈએ અને પીએલસીમાં થતી વિવિધ સૌથી મહત્વની બાબત વિશે વાત કરીએ PLC મૂળભૂત રીતે આમાંના મોટાભાગના મશીનો માં PLC વિવિધ લૂપ્સમાંથી પસાર થાય છે સ્કેન સાયકલ પીએલસી સ્કેન સાયકલકહેવાય છે તેથી સ્કેન ચક્રમાં મૂળભૂત રીતે આ લૂપિંગ થાય છે તેથી તમારે સૌ પ્રથમ ચક્રની શરૂઆત કરવી અને વિવિધ પરિમાણોનું નિરીક્ષણ કરવું પડશે સમય જેવા વિવિધ પરિમાણોનું નિરીક્ષણ કરવું પછી તમે ઇનપુટ મોડ્યુલ ઇનપુટ મોડ્યુલમાંથી ડેટા વાંચો અને ઇનપુટ સ્થિતિ તપાસો ચક્રમાં આગળની વસ્તુ એપ્લીકેશનને એક્ઝિક્યુટ કરી રહી છે યુઝર એપ્લીકેશન પછી તમારી પાસે CPU મૂળભૂત રીતે વિવિધ કાર્યોનું નિદાન કરે છે છેલ્લે આઉટપુટ લખવું મૂળભૂત રીતે આઉટપુટ મોડ્યુલમાં ડેટા અને તેને ચક્ર કહેવામાં આવે છે કારણ કે આ પ્રવૃત્તિઓ કરવાની રહેશે અને તેઓ પૂર્ણ થયા પછી તમે બીજા પાસમાંથી પસાર થશો જ્યારે મશીન જ્યાં સુધી મશીન ચાલુ રહે ત્યાં સુધી તેથી આ ચક્ર તેથી મૂળભૂત રીતે તે આ બાજુમાંથી પસાર થાય છે આ બધા કાર્યો અને ફરીથી શરૂઆતથી પુનરાવર્તન કરો PLC સ્કેન ચક્ર આ રીતે દેખાય છે આ લૂપ પીએલસીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેઓ સતત તેઓ જે કંઈપણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે તેઓ જે કંઈપણ કરવા માટે રચાયેલ છે તે સતત કરવા માટે તેઓ સતત કરતા રહે છે તો ચાલો હવે ફરી પાછા જઈએ અને થોડું આગળ જોઈએ તેથી આ પીએલસી SCADA સિસ્ટમ્સ તરીકે ઓળખાતી વસ્તુમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી ઉદ્યોગ એપ્લિકેશન્સમાં SCADA ખૂબ જ મહત્વપૂર્ણ છે SCADA મૂળભૂત રીતે સુપરવાઇઝરી કંટ્રોલ અને ડેટા એક્વિઝિશન માટે વપરાય છે અને તે મૂળભૂત રીતે ઔદ્યોગિક નિયંત્રણ પ્રણાલી છે એક અદ્યતન ઔદ્યોગિક નિયંત્રણ પ્રણાલી છે જે ઘણી જુદી જુદી વસ્તુઓ કરી શકે છે જેમ કે પ્રોસેસિંગ મોનિટરિંગ ડેટાનું પૃથ્થકરણ આ બધું એક જ સમયે ઇન્ડસ્ટ્રી ગ્રેડ SCADA સિસ્ટમની મદદથી કરી શકાય છે આ સિસ્ટમો મૂળભૂત રીતે વિવિધ સાઇટ્સ વિવિધ સ્થળોએથી ડેટા એકત્રિત કરશે અને વધુ પ્રક્રિયા માટે ડેટાને ડેટા એક્વિઝિશન સિસ્ટમમાં ટ્રાન્સમિટ કરો તેથી સામાન્ય રીતે પાણીના ઉદ્યોગો તેલ ઉદ્યોગો વીજ ઉત્પાદન ઉદ્યોગો તે બધા SCADA આધારિત સિસ્ટમનો ઉપયોગ કરે છે SCADA વિવિધ ઘટકો ધરાવે છે તેથી ત્યાં એક સુપરવાઇઝરી સિસ્ટમ છે ત્યાં એક માનવ મશીન સિસ્ટમ છે ત્યાં એક દૂરસ્થ ટર્મિનલ એકમ ઘટક છે ત્યાં એક કોમ્યુનિકેશન ઈન્ટરફેસ સિસ્ટમ અથવા ઘટક છે SCADA પ્રોગ્રામિંગ બીજું છે અને છેલ્લું આ પીએલસી છે જેના વિશે મેં પહેલા વાત કરી હતી જે આર્કિટેક્ચરનું રફ સ્કેચ મેં તમને બતાવ્યું છે અને અમે આ પીએલસી સાયકલ વિશે પણ વાત કરી જે ઓપરેટ કરવાનું ચાલુ રાખે છે કાર્યો સતત ચક્રમાં થાય છે કારણ કે આ પીએલસી મશીન ચાલુ રહે છે જ્યાં સુધી મશીન ચાલુ રહે ત્યાં સુધી તેથી ઔદ્યોગિક નિયંત્રણ આ તમામ વિવિધ તકનીકો વિવિધ સેન્સર્સ વિવિધ એક્ટ્યુએટર PLCના SCADA અને તેથી વધુની મદદથી કરી શકાય છે અને ત્યાં વિવિધ સેન્સર્સ અને એક્ટ્યુએટર છે જેનો ઉપયોગ થાય છે અમારી પાસે ઇન્ડસ્ટ્રી સ્કેલ માં વાયરલેસ સેન્સર અને એક્ટ્યુએટર નેટવર્ક છે જે વિવિધ મશીનરી ને જોડે છે આ વિવિધ મશીનો સિસ્ટમ્સ માણસો અને મશીનો સાથે વાત કરતા માણસોની વિવિધ મોનિટરિંગ પ્રવૃત્તિઓ કરવા માટે કામ કરે છે તેથી આ બધી વિવિધ ક્રિયાપ્રતિક્રિયાઓ પર દેખરેખ રાખી શકાય છે નિયંત્રિત કરી શકાય છે અને તેથી વધુ વાયરલેસ સેન્સર અને એક્ટ્યુએટર નેટવર્ક ના ઉપયોગનો ફાયદો તે એટલું મુશ્કેલ નથી જેટલું આપણે અત્યાર સુધી જોયું છે સેન્સર્સ સામાન્ય છે એકવાર તમે સેન્સર મેળવી લો એકવાર તમે એક્ટ્યુએટરને પકડી લો સેન્સર્સ અને એક્ટ્યુએટરને જમાવવું એટલું મુશ્કેલ નથી તેથી એકવાર તમે સેન્સર્સ અને એક્ટ્યુએટર્સ ગોઠવી લો તે પછી તમે આ સેન્સર્સ એકબીજા સાથે વાત કરવા માટે સક્ષમ થવા માટે નેટવર્કકરી શકો છો સિસ્ટમ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ નેટવર્કને સ્વ વ્યવસ્થિત કરવા અને ત્યાં અમુક પૂર્વ સ્થાપિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જેનો ઉપયોગ પણ થઈ શકે છે અને એકંદરે આ વાયરલેસ સેન્સર અને એક્ટ્યુએટર નેટવર્ક તકનીકો ઓછી કિંમતની છે તેથી તેથીજ સર્વગ્રાહી રીતે આ વાયરલેસ સેન્સર અને એક્ટ્યુએટર નેટવર્ક ટેકનોલોજી ઉદ્યોગના ધોરણે ઓછી કિંમતની છે તેથી આ વિવિધ એક્ટ્યુએટર્સની દ્રષ્ટિએ ઇલેક્ટ્રો હાઇડ્રોસ્ટેટિક એક્ટ્યુએશન સિસ્ટમ electro -hydrostatic actuation systemનો ઉપયોગ કરી શકાય છે અમે પ્રારંભિક વ્યાખ્યાનમાં વિવિધ એક્ટ્યુએટર જોયા છે અમે વિવિધ પ્રકારના એક્ટ્યુએટરનો ઉપયોગ થતો જોયો છે આમાંથી ઘણાનો ઉપયોગ ઉદ્યોગોમાં વિવિધ હેતુઓ માટે થઈ શકે છે પરંતુ કેટલાક ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક એક્ટ્યુએટર્સ છે જે ઉચ્ચ છેડે છે અને તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી એપ્લિકેશનને સેવા આપવા માટે થઈ શકે છે તેથી આ ઇલેક્ટ્રો હાઇડ્રોસ્ટેટિક એક્ટ્યુએટરelectro -hydrostatic actuation પરંપરાગત હાઇડ્રોલિક અને ઇલેક્ટ્રોમિકેનિકલ એક્ટ્યુએટરનો વિકલ્પ છે આ નામ સૂચવે છે તેમ તેમની પાસે ઇલેક્ટ્રિક અને હાઇડ્રોલિક એક્ટ્યુએટર બંનેના કેટલાક સંયુક્ત ફાયદા છે તેથી અનિવાર્યપણે આ ઇલેક્ટ્રો હાઇડ્રોસ્ટેટિક એક્ટ્યુએશન સિસ્ટમ્સ તેમના ઇલેક્ટ્રિક અને હાઇડ્રોલિક સમકક્ષોના ફાયદાઓને એકસાથે જોડીને ઉચ્ચ બળ ક્ષમતા ઉચ્ચ ઊર્જા કાર્યક્ષમતા અને વિકેન્દ્રિત પ્રવૃતિ કરી શકે છે પછી ત્યાં ઇલેક્ટ્રો ન્યુમેટિક સિસ્ટમ્સ છે જેમાં ચોક્કસ પ્રવાહ નિયંત્રણ અદ્યતન સંદેશાવ્યવહાર ક્ષમતાઓ અગાઉના પરંપરાગત એક્ટ્યુએટર્સ કરતાં સુધારેલ ડાયગ્નોસ્ટિક્સ છે અને અલ્ટ્રા હાઇ રિઝોલ્યુશન અને સંયુક્ત તેઓ ઇલેક્ટ્રિક એક્ટ્યુએટર અને ન્યુમેટિક એક્ટ્યુએટરના સંયુક્ત ફાયદા પણ ધરાવે છે આ તમામ એક્ટ્યુએટર્સ સામાન્ય રીતે હાઇબ્રિડ હોય છે જે ઇલેક્ટ્રિક ન્યુમેટિક અને અન્ય વિવિધ ક્ષમતાઓના મિકેનિકલ એક્ટ્યુએટરને જોડશે તેથી આ બધી ક્ષમતાઓ એકસાથે જોડાય છે ઘણી બને છે આ એક્ટ્યુએટરને વધુ અદ્યતન વધુ શક્તિશાળી અને સચોટ બનાવે છે આ કેટલાક એક્ટ્યુએટર ઉત્પાદકો છે તેથી આ સાથે અમે ઉદ્યોગ કૌશલ્ય સંવેદના અને એક્યુએશન લેક્ચર ની સમાપ્તિ પર આવીએ છીએ અને મેં જે કર્યું છે તે મેં તમને આ વિવિધ પ્રકારના ઉદ્યોગ સ્કેલ સેન્સર બતાવ્યા છે જેનો ઉપયોગ કરી શકાય છે મેં PLC SCADA અને અનુરૂપ આર્કિટેક્ચર વિશે પણ વાત કરી છે અહીં આમાંના કેટલાક સંદર્ભો છે જે તમને વધુ રુચિ ધરાવતા હોય તો મેં જે વિશે વાત કરી છે તે દરેકમાં વધુ ઊંડાણપૂર્વક તમને મદદ કરશે અને તેથી એક વાત યાદ રાખો કે ઇન્ડસ્ટ્રી ગ્રેડ સેન્સર અને એક્ટ્યુએટરની જરૂરિયાતો વધારે હોય છે પરંતુ તે જ સમયે તેઓ ઓછા ખર્ચે આવવાના હોય છે જ્યાં સુધી તમારી પાસે ઓછી કિંમતના સેન્સર અને એક્ટ્યુએટર્સ ન હોય ત્યાં સુધી ઉદ્યોગોમાં પણ તેમને તૈનાત કરવા માટે કોઈ તેમને ચૂકવણી કરતું નથી કારણ કે જો ઉદ્યોગોમાં આ સેન્સર્સ અને એક્ટ્યુએટર્સની કિંમત વધુ હશે તો ઉત્પાદનોની કિંમત પણ આડકતરી રીતે વધશે અને તે એવી વસ્તુ નથી જે કોઈપણ ઉદ્યોગો સહેલાઈથી મેળવવા માંગે છે આ જુદા જુદા સંદર્ભો છે અને આ સાથે આપણે આ વ્યાખ્યાનનો અંત આણીએ છીએ